ફોટોવોલ્ટેઇક આધારિત એપ્લિકેશનમાં બેટરી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને મોટાભાગના સમયે એક બેટરી હોતી નથી ત્યાં ઘણી બેટરીઓ છે અને તે શ્રેણીમાં અથવા સમાંતર કનેક્ટ થઈ શકે છે શ્રેણીમાં જોડાયેલ બેટરીઓ ટર્મિનલ વોલ્ટેજને વધારવા માટે વપરાય છે અને સમાંતરમાં જોડાયેલ બેટરીઓ ટર્મિનલ પ્રવાહને વધારવા માટે વપરાય છે હવે આપણે શ્રેણીબદ્ધ બેટરીઓને ધ્યાનમાં લઈશું અને સમસ્યાઓ શું છે તે જોશું કારણ કે તમને ઘણી બધી ફોટોવોલ્ટેઇક આધારિત એપ્લિકેશનોમાં શ્રેણીમાં અથવા સમાંતરમાં કનેક્ટેડ બેટરી મળશે તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે આ પ્રકારની શ્રેણીમાં બેટરીઓનો સમૂહ જોડાયેલ છે અને ટર્મિનલની આજુ બાજુ ચાલો કહીએ કે ટર્મિનલ વોલ્ટેજ શું છે જ્યારે દરેક બેટરીમાં વોલ્ટેજ VB1 VB2 VBn હોય છે ત્યાં n બેટરી છે અને ટર્મિનલ વોલ્ટેજ VT ને VB1 VB2 અને આવી રીતે VBn સુધી આપવામાં આવે છે હવે આ ટર્મિનલ વોલ્ટેજને ધ્યાનમાં લો શું ફાયદો છે આ ટર્મિનલ વોલ્ટેજ વધ્યો છે તેથી જો તમે ટર્મિનલ વોલ્ટેજ વધારવા માંગો છો તો ઘણી બધી એપ્લિકેશનો જ્યાં લોડ ઉચ્ચ ટર્મિનલ વોલ્ટેજની માંગ કરે છે જેથી સમાન પાવર માટે કરંટ ઓછો હોય છે અને તેથી i2R નો લોસ ઓછો થાય તેથી ઘણી એપ્લિકેશનોમાં સિસ્ટમો ઉચ્ચ ટર્મિનલ વોલ્ટેજ અથવા DC બસ લેવાનો પ્રયત્ન કરશે તેથી બેટરીનું આ શ્રેણીનું જોડાણ તે પરિસ્થિતિમાં સહાય કરે છે તેથી તેનું પરિણામ ટર્મિનલ વોલ્ટેજમાં વધારો છે હવે જો બધી બેટરીઓ સમાન સ્પેસીફીકેશન ધરાવે છે તો પછી VB1 VB2 VBn તે દરેક બેટરીમાં સમાન વોલ્ટેજ હશે અને ચાલો આપણે તેને VB તરીકે કહીએ અને VT એ n ટાઇમ્સ VB બરાબર હશે તેથી આ સરસ સરળ સંબંધ હશે જો કે ચિત્ર એટલું સરસ અને સરળ નથી જેટલું લાગે છે જો બેટરીમાં સમાન સ્પેક હોય તો પણ જો તે સમાન ફેક્ટરીમાંથી આવતી સમાન બેચની હોય તો પણ VB1 એ VB2 ની બરાબર નહીં હોય VBn માટે પણ નહીં હોય તેઓ ભિન્ન હશે તેઓને અલગ અલગ ચાર્જ કરવામાં આવશે અને તેમની પાસે વિવિધ ટર્મિનલ વોલ્ટેજ હશે તેથી આવી પરિસ્થિતિઓમાં ચાર્જનું સંતુલન કેવી રીતે બનાવવું સંતુલન તમામ બેટરીને ચાર્જ માં મૂકવામાં અને તેના દ્વારા બેટરીની ક્ષમતામાં સુધારો કરીશું તેથી વ્યવહારમાં દરેક બેટરી જુદા જુદા દરોથી ચાર્જ અને ડિસ્ચાર્જ કરશે અને તેથી VB1 ≠ VB2 ≠ અન્ય બેટરી વોલ્ટેજ અને તેથી અમને આ ચાર્જ બેલેન્સિંગ કરવા માટે કંઈક જોઈએ છે જ્યાં દરેક બેટરી જરૂરી ચાર્જ મેળવશે જેથી વોલ્ટેજ સંતુલન અને સમાન બને હવે તે કેટલાક ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જ કરવું પડશે તેથી ચાલો આપણે કહીએ કે અમારી પાસે કેટલીક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે અને આપણે આ ફેશનમાં બેટરીની આજુબાજુના વોલ્ટેજને અનુભવીશું અને આપણે ચાર્જ ઇક્વિલિઝેશન સર્કિટ બનાવીશું તો ધારણા છે કે આ ચાર્જ ઇક્વિલાઈઝેશન સર્કિટ તમામ બેટરી વચ્ચે એવી રીતે ચાર્જ વિતરણ કરવાની કાળજી લેશે જેથી બધી બેટરીઓને સમાન પ્રમાણમાં ચાર્જ મળે અને તે દરેકના બેટરી વોલ્ટેજ સમાન હશે તેથી તે મુખ્ય ઉદ્દેશ છે તેથી ચાલો ઉદ્દેશ્ય માટે શ્રેણી કનેક્શનમાં બધી બેટરીઓને સમાનરૂપે ચાર્જ વિતરિત કરવા માટે અને તેથી VB1 VB2 VBn VB બનાવવા અને આ ચાર્જ ઇક્વિલિઝેશન સર્કિટ મુખ્યત્વે સ્વીચ મોડ DC DC કન્વર્ટર છે અને આપણે ટૂંક સમયમાં જોશું કે આ ચાર્જ ઇક્વિલિઝેશન સર્કિટ કેવી રીતે બનાવવી ચાલો એક સરળ ચાર્જ ઇક્વિલિઝેશન સર્કિટ જોઈએ તો ચાલો આપણે આની જેમ શ્રેણીમાં બેટરીઓનો સમૂહ રાખીએ અને દરેક બેટરીની બાજુમાં હું રેઝિસ્ટર મૂકીશ દરેક બેટરીમાં હું રેસિસ્ટર મૂકીશ જેથી લોડ કરંટના લગભગ 2 રેઝિસ્ટર શાખામાંથી વહે છે હવે જો હું બધા રેઝિસ્ટન્સને R R R બરાબર બનાવું જો હું બધા રેઝિસ્ટન્સને સમાન બનાવું તો તે એક રેઝિસ્ટિવ એટેન્યુએટર શાખા બનાવે છે તેથી આ પ્રતિકારક એટેન્યુએટર છે અને તેની વૃત્તિઓ છે કે તે જયારે સ્થિર સ્થિતિમાં હશે તે દરેક રેઝિસ્ટરમાં સમાન વોલ્ટેજ મૂલ્યો તરફ જવાનો પ્રયાસ કરશે જો કે આ પદ્ધતિ અત્યંત ડીસીપેટીવ છે તે લગભગ VB2R જુઓ કે પ્રત્યેક રેઝિસ્ટન્સ એ સરેરાશ લગભગ VB વોલ્ટેજ જેટલો છે તેથી VB2R એ પાવરનો જથ્થો છે જે દરેક રેઝિસ્ટરમાં ડીસીપેટ થાય છે તેથી તે પ્રાથમિક ગેરફાયદામાંનું એક છે નહીં તો તે ખૂબ જ મજબૂત છે અને તેમાં કમ્પોનન્ટ ઓછા છે અને તેથી તે ખૂબ જ વિશ્વસનીય છે તેથી જો તે ખૂબ ઓછી પાવર સર્કિટ છે તો તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો અન્યથા જો તે ઉચ્ચ પાવર સર્કિટ છે તો આ મૂળભૂત રીતે આ મુદ્દાને કારણે કાર્ય કરશે નહીં ચાલો હવે ચાર્જ પમ્પ આધારિત ચાર્જ ઇક્વિલાઇઝેશન સર્કિટ ની ચર્ચા કરીએ જે ફિક્સ્ડ સ્વીચ મોડ DC DC કન્વર્ટર પર આધારિત છે અને તેથી કાર્યક્ષમતા સરળ રેઝિસ્ટિવ વોલ્ટેજ ડિવાઇડરર્સ ના કેસ કરતાં ઘણી સારી રહેશે તેથી ચાલો હું શ્રેણીમાં બે બેટરી ધ્યાનમાં લઈશ શ્રેણીમાં n બેટરી લેવાને બદલે સરળતા માટે ચાલો કહી દઈએ કે મારી પાસે શ્રેણી માં VB1 અને VB2 જોડવા માટે ફક્ત બે બેટરી છે ડાબી બાજુ બેટરી ચાર્જર્સ કનેક્ટ થયેલ છે જે આ બેટરીઓને ચાર્જ કરશે અથવા તે સીધા PV મોડ્યુલ અથવા PV એરે સાથે જોડાયેલ હશે જે સીધા બેટરીને ચાર્જ કરી શકે છે હવે આપણે કહીએ છીએ કે આ બંને બેટરી ચાર્જ સમાનરૂપે શેર કરી રહી નથી અને તેથી VB1 એ VB2 કરતા અલગ છે પરંતુ ખરેખર છેવટે તેઓએ VB1 VB2 VB બનવું જોઈએ ચાલો હવે કેટલાક ચાર્જ ઇક્વિલિઝેશન સર્કિટ મૂકીએ પ્રથમ હું VB1 પર વિચાર કરીશ ચાલો હું અહીં એક સરળ બક બૂસ્ટ કન્વર્ટર મૂકું આ એક બક બૂસ્ટ કન્વર્ટર છે આ કેવી રીતે કાર્ય કરે છે જ્યારે આ ટ્રાંઝિસ્ટર ચાલુ હોય ત્યારે તે આ રીતે VB1 માંથી ચાર્જ દૂર કરે છે કર્સરનું અવલોકન કરો જ્યાં આ ટ્રાંઝિસ્ટર ચાલુ છે ત્યાં VB1 થી ચાર્જ દુર કરીને ઇન્ડકટરમાં સંગ્રહિત કરવામાં આવે છે અને પછી જ્યારે આ સ્વીચ બંધ હોય ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચાર્જ આ ફેશનમાં પસાર થાય છે અને પછી તે આના દ્વારા આવવું પડે છે તેથી આપણે અહીં એક માર્ગ પ્રદાન કરવો પડશે તેથી ચાલો હું અહીં એક કેપેસિટર બફર કેપેસિટર મૂકું હું અહીં બફર કેપેસિટર મૂકવા જાઉં છું અને આ સર્કિટ આ ફેશનમાં પૂર્ણ કરીશ તેથી હવે તમે જુઓ કે આ ટ્રાંઝિસ્ટર ચાલુ હોય ત્યારે VB1 માંથી ચાર્જ લેવામાં આવે છે આ ફેશનમાં ઇન્ડક્ટરમાં સંગ્રહિત થાય છે જ્યારે આ બંધ હોય ત્યારે ઇન્ડક્ટરે સતત તે જ દિશામાં પ્રવાહ ચાલુ રાખવો અને તે આ ફેશનમાં વહેશે આ કેપેસિટીન્સ ચાર્જ કરે છે અને ડાયોડ દ્વારા ફરીથી ઇન્ડેક્ટરમાં પ્રવેશ કરે છે તેથી જ્યારે તે વહેતું હોય છે ત્યારે જુઓ કે ઇન્ડક્ટર અન્ય નીચલી બેટરીઓમાંથી પસાર થઈ રહ્યો છે અને આ રેઝ્વ કેપેસિટર તેને રેઝ્વ કેપેસિટર કહેવામાં આવે છે તેથી આ રીતે બેટરી VB1 માંથી ચાર્જ દૂર કરી શકાય છે અને તે VB2 ને અને આ રેઝ્વ કેપેસિટર ને પણ આપી શકાય છે હવે હું બીજી બેટરી VB2 ને ધ્યાનમાં લઉં અને મને તે જ બેક બૂસ્ટ કન્વર્ટર સર્કિટ અહીં મુકવા દો તેથી અહીં અવલોકન કરો કે જ્યારે પેલો ટ્રાંઝિસ્ટર ચાલુ છે ત્યારે આ ટ્રાંઝિસ્ટર ક્યારે ચાલુ થશે જ્યારે તે શોધી કાઢે છે કે VB2 એ ટર્મિનલ વોલ્ટેજ કરતા 2 ગણા વધારે છે તેથી આપણે ટર્મિનલ વોલ્ટેજને સમજવું પડશે અને જો VB2 એ ટર્મિનલ વોલ્ટેજ કરતા 2 ગણા વધારે છે તો હું જાણું છું કે આનો વધુ ચાર્જ છે હું આ ટ્રાંઝિસ્ટર ચાલુ કરીશ તે આ ચાર્જ દૂર કરશે તેને ઇન્ડક્ટરમાં સ્ટોર કરશે પછી જ્યારે હું આ ટ્રાંઝિસ્ટરને બંધ કરું છું 1 d દરમિયાન TOFF સમયગાળા દરમિયાન ઇન્ડકટર પ્રવાહ આ ફેશનમાં ચાલુ રહેશે તે અહીં આ રેઝ્વ કેપેસિટર ને ચાર્જ કરશે અને પછી પાછો આવશે અને સર્કિટ પૂર્ણ કરશે તેથી આ રીતે વ્યક્તિગત રીતે દરેક બેટરીમાં ચાર્જ ઇક્વિલાઈઝર સર્કિટ હોય છે તે એક બક બૂસ્ટ કન્વર્ટર જેવું DC DC કન્વર્ટર છે જ્યાં ચાર્જ કાઢી શકાય છે અને અન્ય બેટરીમાં મૂકી શકાય છે અને નીચલી બેટરીમાંથી ચાર્જ કાઢી શકાય છે અને તેને રેઝ્વ મૂકી દે છે પરંતુ જ્યારે નીચલી બેટરીમાંથી ચાર્જ દૂર થાય છે ત્યારે તે રેઝ્વ જઈ શકે છે તેને ઉપરની બેટરીમાં કેવી રીતે મૂકી શકાય તેથી અમને ચાર્જ પમ્પની જરૂર છે તેથી રેઝ્વ માં જે કંઈ છે આપણે તેને પમ્પ કરીશું અને પછી તેને અહીં પસાર કરીશું તો ચાલો જોઈએ કે આપણે આ ચાર્જ પમ્પ કેવી રીતે બનાવીશું હવે આ પલ્સ અને માઈનસ તે નોંધ લો અને ચાલો અહીં એક બૂસ્ટ કન્વર્ટર બનાવીએ તો મારી પાસે આના જેવા ટ્રાંઝિસ્ટર અને ઇન્ડક્ટર હશે તો પ્લસ આ કેપેસિટરનો પ્લસ ટર્મિનલ ઇન્ડક્ટર સાથે આ બૂસ્ટ ટ્રાંઝિસ્ટર સાથે જોડાયેલ છે અને પછી ડાયોડ અને બેટરી સેટના પ્લસ ટર્મિનલ્સ પર જાય છે તો ચાલો હું આ ડાયોડ મૂકીશ અને પછી તેને આની જેમ કનેક્ટ કરું તો હવે તમે આ ઓપરેશન અલગથી જોશો જ્યારે આપણે કહી શકીએ કે આ કેપેસિટરની તરફનો વોલ્ટેજ કોઈ ચોક્કસ મૂલ્ય કરતાં વધુ હોય છે તો પછી આપણે આ સ્વિચ કરીશું આપણે તેને સ્વિચ કરીશું આ ચાર્જ અહીં આ ઇન્ડક્ટરમાં સંગ્રહિત કરીશું અને આ સ્વિચિંગ બંધ થઈ જશે ચાર્જ પમ્પ ઉપરની તરફ થાય છે અને બેટરી સેટના પ્લસ ટર્મિનલમાં અને તે રીતે તે ફરીથી નીચે પર્કોલેટીંગ શરૂ કરે છે અને આ રીતે સ્થિર સ્થિતિમાં બેટરી બરાબર ચાર્જ થઈ જશે કારણ કે આ બંધ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે દરેક બેટરી વોલ્ટેજ સેન્સ થાય છે ટર્મિનલ વોલ્ટેજ સેન્સ થાય છે અને હું ટર્મિનલને ધ્યાનમાં રાખીને દરેક બેટરી વોલ્ટેજની તપાસ કરી રહ્યો છું તેથી જો ત્યાં n બેટરીઓ હોય તો ટર્મિનલ વોલ્ટેજ n દ્વારા વહેંચાયેલ દરેક બેટરી વોલ્ટેજ હોવી જોઈએ જો બેટરી વોલ્ટેજ વધુ હોય તો તેમાંથી ચાર્જ દૂર કરવામાં આવે છે તેથી તે સરળ ખ્યાલ છે જેનો ઉપયોગ આ ટ્રાંઝિસ્ટરને ચલાવવા માટે થાય છે તેથી જ્યારે પણ બેટરી વોલ્ટેજ n દ્વારા વિભાજિત ટર્મિનલ વોલ્ટેજ કરતાં વધારે હોય તો પછી આ ટ્રાંઝિસ્ટર સ્વિચ કરવા માટે ચાલુ થાય છે તેવી જ રીતે દરેક ટ્રાંઝિસ્ટર માટે ચાલો હવે જોઈએ કે આપણે આ ત્રણ BJTs માટે બેઝ ડ્રાઇવ સિગ્નલ કેવી રીતે આપીશું અલબત્ત હંમેશાં નોંધ લેશો કે જ્યાં પણ હું BJT નો ઉપયોગ કરું છું ત્યાં તમે હંમેશા MOSFETs અથવા IGBTs નો ઉપયોગ કરી શકો છો હવે આપણે આને ટર્મિનલ વોલ્ટેજ VT કહીશું અને VT એ 1 n માંથી ફરીથી પસાર થાય છે જે આઉટપુટ પૂરો પાડે છે જે VTn છે જ્યાં n શ્રેણીમાં જોડાયેલ બેટરીઓની સંખ્યા છે તેથી આ કિસ્સામાં n બે છે ત્યાં શ્રેણીમાં બે બેટરી જોડાયેલ છે તેથી વીટી 12 થી પસાર થાય છે અને આઉટપુટ VT 2 હશે હવે આની તુલના ક્મ્પેરેટર સાથે કરવામાં આવે છે તો ચાલો આપણે કહીએ કે ઇનપુટ્સમાંના એક VB1 છે જે ટર્મિનલ સાથે જોડાયેલ છે VT n VT 2 અહીં ટર્મિનલ જોડાયેલ છે આઉટપુટ ઠીક છે હું બીજી બેટરી માટે પણ કનેક્ટ કરીશ તો ચાલો આપણે VB2 અને VBn કહીએ તેથી બંને સમાન રીતે જોડાયેલા છે VTn આ કિસ્સામાં VT2 ક્મ્પેરેટર 1 ના - ટર્મિનલ સાથે જોડાયેલ છે અન્ય ક્મ્પેરેટરના - ટર્મિનલ સાથે પણ ટર્મિનલ VB1 બેટરી સેન્સ વોલ્ટેજથી જોડાયેલ છે તેથી તમારી પાસે બેટરી વોલ્ટેજ સેન્સર હોવું જરૂરી છે અને તે પછી VB2 બેટરના સેન્સેડ વોલ્ટેજને ટર્મિનલને આપવામાં આવે છે તમે ડિફરન્સીઅલ એમ્પ્લીફાયર્સ ઉપયોગ કરી શકો છો અને પછી અનુક્રમે VB2 અને VB1 મેળવી શકો છો અને કમ્પેરેટર્સનું આઉટપુટ 2 AND ગેટ્સને આપવામાં આવે છે તેથી ક્મ્પેરેટર 1 એ AND દરવાજાના એક ટર્મિનલને આપવામાં આવે છે ક્મ્પેરેટર 2 ને AND ગેટનાં બે માંથી એક ટર્મિનલમાં આપવામાં આવે છે અને બીજા ટર્મિનલને એક કલોક આપવામાં આવે છે તેથી આ AND ગેટ એ ગેટિંગ બ્લોક ની જેમ કાર્ય કરે છે તેથી આ કલોક સતત ચોક્કસ ડ્યુટી સાઇકલના પલ્સ આ ફેશનમાં ઉત્પન્ન કરે છે તેથી આ કેવી રીતે કાર્ય કરે છે જ્યારે VB1 VTn અથવા VT2 હોય એ કિસ્સામાં આ ઉચું જાય છે તેથી જ્યારે આ ઉચું જાય છે ત્યારે આ ઇનપુટ સક્ષમ થાય છે કલોક પસાર થાય છે અને તે આ ટ્રાંઝિસ્ટરને આપવામાં આવે છે તેથી આ ટ્રાંઝિસ્ટર ને આ ફ્રિકવન્સી ના કલોક પલ્સ આપવામાં આવેશે અને આ ક્મ્પેરેટર ગેટિંગ અથવા સક્ષમ સિગ્નલ તરીકે કાર્ય કરે છે હવે જ્યારે આ ઓછું થાય છે કલોક હાજર હોય તો પણ આ નીચું ચાલે છે અને જ્યારે પણ બેટરી વોલ્ટેજ VTn કરતા ઓછા હોય ત્યારે આ બંધ થઈ જશે તેવી જ રીતે બેટરી 2 માટે પણ જ્યારે પણ બેટરી 2 VTn કરતા વધારે જાય છે જે આ AND ગેટને સક્ષમ કરે છે અને તે સ્વિચિંગ પલ્સને આ ટ્રાંઝિસ્ટર માંથી પસાર કરવામાં સક્ષમ કરશે હવે આ રેઝ્વ કેપેસિટર અને બૂસ્ટ ચાર્જ પમ્પ માટે હું આને CR કહીશ અને આ વોલ્ટેજ VCR જેને આ દિશામાંથી માપવામાં આવે છે તેથી હું ક્મ્પેરેટનો ઉપયોગ કરીશ માઈનસ અને પલ્સ આ રીતે જ્યાં માઈનસ માટે હું VCRSet નો ઉપયોગ કરીશ જે VCR નું સેટ મૂલ્ય છે સંદર્ભ મૂલ્ય કેટલાક વોલ્ટેજ કે જેની બહાર હું ચાર્જ વધારવા માંગું છું અને આ વિભિન્ન એમ્પ્લીફાયર્સમાંથી મેળવેલા VCR તરફના વોલ્ટેજનું માપેલ મૂલ્ય છે અને આ ગેટિંગ દ્વારા પસાર થશે AND ગેટ દ્વારા ગેટિંગ સિગ્નલ તરીકે કાર્ય કરશે અને કલોક AND ગેટના અન્ય ઇનપુટમાંથી પસાર થાય છે આ AND ગેટનું આઉટપુટ આ BJT ને આપવામાં આવે છે આ રીતે આ BJT નું સ્વિચિંગ સક્ષમ કરે છે અને ચાર્જ પમ્પ તરીકે કામ કરે છે તેથી આ રીતે આ ચાર્જ પમ્પ આધારિત ઇક્વિલિઝેશન સર્કિટ કાર્ય કરે છે તમે કોઇપણ સંખ્યામાં બેટરીને સીરીઝમાં આ રીતે આવીજ ગેટીંગ સર્કિટમાં કનેક્ટ કરી શકો છો તેથી ચાર્જ બેલેન્સિંગ કરવાની આ ખૂબ જ અસરકારક રીત છે ખાસ કરીને ખૂબ ઊંચા પાવર સ્તર માટે